શુભ સવાર સાંવેગિક બુદ્ધિ પરના આપણા વ્યાખ્યાન શ્રેણીમાં ફરીથી આપનું સ્વાગત છે સાંવેગિક બુદ્ધિના ઉપયોગ માટેના ક્ષેત્ર બાબતે ચાલી રહેલી આપણી ચર્ચામાં આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષેત્ર સાથે કામ કરીશું જેમાં સાંવેગિક બુદ્ધિ સૌથી વધુ લાગુ પાડી શકાય જેને સંસ્થાકીય સાંવેગિક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે તો કેવી રીતે આપણે સંસ્થા ને સાંવેગિક રીતે બુદ્ધિશાળી બનાવી શકીએ છીએ જો સંસ્થા અથવા આપણે સંસ્થાને સાંવેગિક રીતે બુદ્ધિશાળી બનાવીએ તો શું ફાયદો થઈ શકે તાજેતરમાં એકેડેમીક મેનેજમેન્ટની એક કોન્ફરન્સમાં 'સંસ્થાઓને વધુ અર્થપૂર્ણ કેવી રીતે બનાવવી ' તે વિષયક એક ખાસ વિભાગ હતો શા માટે સંસ્થાને વધુ અર્થપૂર્ણ બનાવવી તેનાથી શું ફાયદો થઈ શકે જો આપણે સંસ્થાને એકવાર વધુ અર્થપૂર્ણ વધુ ઇચ્છનીય વધુ કાર્યસભર વધુ સદગુણી બનાવીશું તો કદાચ આપણે કાર્યસ્થળને વધુ સારૂ બનાવવા સક્ષમ બનીશું જે તેના કર્મચારીઓની ઉત્પાદકતા અને કામગીરીમાં વૃદ્ધિ કરશે અને બદલામાં સંસ્થાની અસરકારકતામાં એકંદરે વધારો થશે આમ આ બાબત ધ્યાનમાં રાખીને આજે આપણે વિવિધ ક્ષેત્રો વિશે ચર્ચા કરીશું જેમાં આપણે બુદ્ધિના વિવિધ ઘટકો ચકાસી શકીએ અને જો તેને લોકોમાં નેતામાં ટીમોમાં જૂથમાં પોષણ આપવામાં આવે તો સંસ્થા કર્મચારીઓ માટે એક મંચકાર્યક્ષેત્ર તૈયાર કરી શકે છે જ્યાં તેઓ કાર્યસ્થળ પર વધુ ઉત્પાદક અને પ્રતિકારયોગ્ય રહેવા માટે સાંવેગિક બુદ્ધિનો અભ્યાસ કરી શકે હજી તાજેતરમાં જ હું વ્યવસાય સંચાલકો માટે સાંવેગિક રીતે બુદ્ધિશાળી સંસ્થા બનાવવા વિષયક મેનેજમેન્ટ પ્રોગ્રામનો વિચાર કરી રહ્યો છું આજકાલ સંસ્થાઓને નફા અને ઉત્પાદકતામાં રુચિ નથી તેઓ તેમની સંસ્થા અને તેમના લોકોને વધુ સમય સુધી ટકાવી રાખવા અને જાળવી રાખવા માંગે છે તેથી જ મેં એક અવતરણ બનાવ્યું છે કે ઉત્પાદકતા તરફ ન જુઓ ટકાઉપણું જુઓ અમે ચકાસણી કરીશું કે સંગઠનોને વધુ ટકાઉ અને વધુ ઉત્પાદક બનાવવામાં સાંવેગિક બુદ્ધિ કેવી રીતે ઉપયોગી થશે કાર્યસ્થળ પર મળતી ખુશીની દ્રષ્ટિએ ચર્ચા કરીએ ત્યારે કેટલાક પ્રશ્નો ઉભા થાય છે જ્યારે તમે સંસ્થાને સાંવેગિક રીતે બુદ્ધિશાળી બનાવવાની વાત કરો ત્યારે જેની ચર્ચા કરવામાં આવે તેવા કેટલાક ખ્યાલ છે કાર્યસ્થળ પર મળતી ખુશી ખુશ કામદારો ખુશ કર્મચારી ખુશ નેતાઓ અને ખુશ સંસ્થા તેથી આપણે સાંવેગિક બુદ્ધિના સંદર્ભમાં આ અંગે ચર્ચા કરીશું અને કદાચ આપણે સકારાત્મક મનોવિજ્ઞાનની ભૂમિકામાં લઈ આવીશું જે રીતે સંસ્થાના નિષ્ણાંતો કહે છે તેમજ ઔદ્યોગિક અને સંસ્થાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં રહેલા મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે સાંવેગિક બુદ્ધિ હકારાત્મક મનોવિજ્ઞાનનું જ એક કાર્યક્ષેત્ર છે કારણ કે સાંવેગિક બુદ્ધિ લોકોમાં રહેલા સકારાત્મક મૂલ્યો સદગુણો અને ચારિત્ર્ય અને શક્તિને પોષવા માટે પ્રોત્સાહિત કરે છે તેથી આપણે એ પણ તપાસ કરીશું કે સંસ્થા પોતાના લોકોને વધુ અસરકારક અને વધુ ઉત્પાદક બનાવવા માટે જુએ છે તે ચારિત્ર્ય શક્તિ અને મૂલ્યો કેવા કેવા હોય છે જેથી કરીને તેઓ ટકાવી શકે અને વધુ સારું પ્રદર્શન કરી શકે અને તે જ રીતે ખુશ આગેવાનો અને ખુશ સંસ્થાઓ પણ કરી શકે છે શું આપણે સુખી આગેવાનો અને સુખી સંસ્થા માટે તપાસ કરી રહ્યા છીએ બિઝનેસ મેનેજરો વ્યવસાય સંચાલકો અને અધિકારીઓને વારંવાર પૂછવામાં આવતો આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે શું સુખી આગેવાનો સંસ્થાઓને ખુશ કરી શકે છે સુખી આગેવાનો લોકોને તેમના કાર્યસ્થળે ખુશ કરી શકે છે કારણ કે લોકો પાસે આ એક ખૂબ જ લોકપ્રિય ખ્યાલ છે અને નિષ્ણાંતો પણ સહમત થાય છે કે લોકો તેઓની સંસ્થા છોડતા નથી પરંતુ તેઓ આગેવાનોને છોડે છે તેથી આ તમામ બાબતો કોઈ પણ સંસ્થાના અસ્તિત્વ માટે આગેવાનનું મહત્વ છે તેવો સારાંશ આપે છે તેથી જ સારા નેતા હંમેશા લોકોને પ્રોત્સાહિત કરે છે અથવા લોકોને હંમેશા પ્રેરણા આપે છે તેઓ હંમેશાં તાલીમ વિકાસ અને કર્મચારીઓની વૃદ્ધિ માટે એક મંચ તૈયાર કરે છે આમ જો કોઈ સંસ્થા જો કોઈ સંસ્થાકીય નેતા સાંવેગિક રીતે બુદ્ધિશાળી નથી તો તેઓ તેમના કર્મચારીઓની સાંવેગિક પ્રેરણાત્મક અને કારકિર્દીની જરૂરિયાતને નહીં સમજી શકે તેથી અહીં મારી ચર્ચાનું કેન્દ્ર તે છે કે લોકો શા માટે તેમના આગેવાનોને છોડે છે તેમની સંસ્થાને નહીં કારણ કે સામાન્ય રીતે કોઈ પણ સંસ્થા ખરાબ નથી સંસ્થાનું સંચાલન તેના આગેવાન સંસ્થાના ટોચના બોસ દ્વારા કરવામાં આવે છે જો ઉચ્ચ સંચાલન અથવા ટોચનું નેતૃત્વ આગેવાનો સંસ્થાના લક્ષ્યો અને ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રકારનો માર્ગ ના બતાવી શકે તો કદાચ સંસ્થાના કર્મચારીઓ અથવા કામદારો દિશાહીન બની રહેશે તેથી જ સંસ્થા દ્વારા કર્મચારીઓ માટે નિર્ધારિત કરાયેલ યોગ્ય પ્રકારનું લક્ષ્ય સુધી પહોચવા માટે આગેવાન તેમજ કર્મચારીઓ - એમ બંને લોકોનું સાંવેગિક રીતે બુદ્ધિશાળી હોવું જરૂરી છે તો હવે સવાલ એ છે કે શું સુખી આગેવાનો નાખુશ આગેવાનો કરતા વધારે ઉત્પાદક હોય છે કારણ કે જ્યારે તમે પ્રસન્નતામાં વિલંબ જુઓ કે જે સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાના મહત્વપૂર્ણ ગુણોમાંનો એક છે જેટલું તમે મોડુ કરશો તેટલું વધારે તમે તેની ઘેલછા વધારો છો વધુને વધુ પ્રાપ્ત કરવાની આવશ્યકતા પેદા કરો છો તેથી આગેવાનો એ ધ્યેય અને લક્ષ્યોની સિદ્ધિ મળવાથી સરળતાપૂર્વક સંતોષ પામવો જોઈએ નહીં જેને આપણે પ્રસન્નતામાં વિલંબ કહીએ છીએ તેથી જ્યારે આપણે એકવાર કહીએ કે હા મારી પાસે જે છે તેનાથી હું ખુશ છું મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી ત્યારે તમે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ અને તકો પર પૂર્ણવિરામ મૂકી રહ્યા છો તેના માટે ભૂખ હોવી જોઈએ તે ભૂખ હાંસલ કરવાની જરૂર છે તેથી જ મનોવિજ્ઞાન અને આપણે પણ હંમેશાં કહીએ છીએ કે ઉચ્ચ આકાંક્ષા ઉચ્ચ સિદ્ધિ તરફ દોરી જાય છે મનોવિજ્ઞાનિકો દ્વારા આવા ઘણા પ્રયોગો કરવામાં આવ્યા છે અને જેમ ઉચ્ચ આકાંક્ષા ઉચ્ચ સિદ્ધિ તરફ દોરી જાય છે તેથી પ્રેરણાના ક્ષેત્રમાં ખાસ કરીને સિદ્ધિ હાંસલ કરવા જરૂરી પ્રેરણા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેથી વધુ હાંસલ કરવા માટે તમારે સાંવેગિક જરૂરિયાત પ્રેરણાત્મક જરૂરિયાતનું સર્જન કરવાની જરૂર છે જેથી જરૂરિયાતની સ્થિતિ તમારું સંચાલન કરી શકે જે આગલા સ્તરની જરૂરિયાતોને મેળવવા માટે ચાલક બળ તરીકે કાર્ય કરે આમ આવા કેટલાક ક્ષેત્રો છે જે ખુશી સુખાકારી અને સકારાત્મક ગુણો વિશે ચર્ચા કરશે તેઓ કેવી રીતે એકબીજા સાથે સંબંધિત છે કેવી રીતે સકારાત્મક ગુણોને સુખાકારી સાથે જોડી શકાય શું સકારાત્મક દૃષ્ટિકોણ સકારાત્મક ગુણો ધરાવતા લોકો નિમ્ન કક્ષાના લોકોના આંતરવ્યક્તિત્વ કૌશલ્યોની તુલનામાં ઉચ્ચ સ્તરની સુખાકારી ભોગવે છે અને સાંવેગિક રીતે બુદ્ધિશાળી સંસ્થા તૈયાર કરવા માટે આનંદદાયક કાર્યસ્થળની શું ભૂમિકા છે તે વિશે પણ વાત કરીશું મેનેજમેન્ટ એકેડેમીમાં સંસ્થાને વધુ સાર્થક બનાવવા બાબતે પણ એક સત્ર હતું જેમાં તેની ચર્ચા કરવામાં આવી હતી તો આનંદદાયક કાર્યસ્થળ કેવી રીતે તૈયાર કરવું આનંદદાયક કાર્યસ્થળ એ એક એવું સ્થળ છે જેમાં કોઈ નકારાત્મકતા નથી તેમાં ફક્ત વર્તનને સહાયક એવા હકારાત્મક સ્પંદનો પરોપકારભર્યું વર્તન સારી આંતરવ્યક્તિત્વપૂર્ણ વર્તણૂક અને વિચારો માહિતીની આપ લે હોય છે આમ લોકો એકબીજાને સહકાર આપે છે તે એક એવું સ્થાન છે જે ધબકતા કાર્યસ્થળનું વાતાવરણ તૈયાર કરે છે જેને આપણે વાઇબ્રેન્ટ વર્કપ્લેસ ધબકતું કાર્યસ્થળ કહીએ છીએ એટલા માટે જ આપણે કહીએ છીએ કે આનંદદાયક કાર્યસ્થળ બનાવવું જરૂરી છે જેમાં લોકો વર્ષો સુધી જીવે છે તક સાથે જીવે છે શાંતિથી જીવે છે ખુશીથી જીવે છે સારા મૂલ્યો સાથે જીવે છે આમ જ્યારે લોકો અન્યની સહાય મેળવે છે ત્યારે તેઓ તમને સરળતાથી માફ કરે છે તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે જ્યારે સંસ્થા દ્વારા લોકોને બઢતી આપવામાં આવે જ્યારે તેઓની પ્રતિભાઓને ઓળખવામાં આવે ત્યારે તેઓ તેમનો આભાર વ્યક્ત કરે છે જ્યારે લોકોને લાગે કે તેમની સંસ્થા તેઓના વૃદ્ધિ અને વિકાસ માટે કાળજી લઈ રહી છે ત્યારે તેઓ કૃતજ્ઞતા વ્યક્ત કરે છે આપણે વારંવાર કહીએ છીએ તેમ સંસ્થાને સાંવેગિક રીતે બુદ્ધિશાળી બનાવી શકે તેવા આ અમુક પરિમાણો છે ઉદાહરણ તરીકે કહીએ તો ક્ષમા અને કૃતજ્ઞતા ક્ષમા અને કૃતજ્ઞતા એ કોઈપણ વ્યક્તિનું પોષણ કરનારા બે અમૂલ્ય રત્નો છે જે તેઓને સંસ્થા માટે અદ્દભુત લોકો બનાવી શકે છે કારણ કે ક્ષમા એ એક એવો ગુણ છે જેને લોકોમાં સરળતાથી પોષવો શક્ય નથી કારણ કે આપણે બધા મનુષ્ય છીએ આપણે સરળતાથી વ્યક્તિ અથવા વસ્તુઓને માફ કરી કે ભૂલી શકીશું નહીં કે જે આપણા માર્ગ પર અમૂર્ત રીતે પેદા થયેલો અવરોધ છે ઉદાહરણ તરીકે કહીએ તો કોઈએ આપણી લાગણી દુભાવી છે આપણે જેનો આદર કરીએ છીએ તેવા અન્ય લોકોની સામે આપણી લાગણી દુભાવે છે આપણને અચાનક જ દુખ થાય છે આપણને અચાનક જ સાંવેગિક રૂપે દુખ થાય છે અને આપણે સરળતાપૂર્વક પ્રતિક્રિયા આપવા પ્રયત્નશીલ છીએ જે અન્ય પ્રત્યેની સાચી ક્ષમતા દર્શાવે છે શા માટે આ વ્યક્તિએ મારી સાથે ગેરવર્તન કર્યું પરંતુ જો તમે એક વખત જીવન જીવવાની કળા શીખી લો જે ગુરુ રવિશંકર દ્વારા અમલમાં મુકાયેલી જીવન જીવવાની કળા તરીકે ખૂબ જાણીતી છે તો આપણે આ પ્રકારનું અપમાન સરળતાથી પચાવી શકીએ છીએ તેનો આનંદદાયક જીવન સાથે કોઈ સંબંધ નથી જો તમે બીજાને માફ કરી શકો છો તો તે આપણા મનમાં શાંતિ અને આંતરિક શાંતિ લાવશે જાણે કે તમે તમારા જીવનમાં કોઈ લક્ષ્ય પ્રાપ્ત કર્યું હોય તેવી હળવાશ અનુભવશો આમ તમારા માટે અન્ય લોકોને માફ કરવાનો અન્ય લોકો દ્વારા તમારા વિરુદ્ધ કરવામાં આવેલા ખોટા કાર્યોને ભૂલવાનો આ ફાયદો છે આ રીતે તે મનોવૈજ્ઞાનિકરૂપે સ્વચ્છ કાર્યસ્થળ તૈયાર કરે છે અથવા જેને આપણે કહીએ કે તમે માનસિક રીતે પવિત્રતાનો અહેસાસ કરો છો હું આનંદદાયક કાર્યસ્થળ ને પવિત્ર કાર્યસ્થળ તરીકે સંબોધીશ તમે પવિત્ર કાર્યસ્થળ નો અર્થ શું સમજો છે પવિત્ર કાર્યસ્થળનો મતલબ એમ થાય કે ત્યાં કોઈને ગુસ્સો નથી કોઈ અણગમો નથી કોઈ પ્રત્યે નફરતની લાગણી નથી એક કર્મચારી તરીકે તમે અન્ય પ્રત્યે ગુસ્સો વ્યક્ત નથી કરતા તમને અણગમાનો અનુભવ નથી થતો તમે તિરસ્કાર વ્યક્ત નથી કરતા તમે બદલો નહીં લો ધારો કે તમે તૈયાર કરેલું કામ કોઈ વ્યક્તિ બંધ કરાવી રહ્યું છે એક ફિલ્મની જેમ તમે કહેશો કે હે મારા ભગવાન હું તને જોઈ લઇશ હજી સુધી મને યાદ છે કે ગયા ઉનાળામાં તમે શું કર્યું હતું તેથી સામાન્ય રીતે લોકો જ્યારે ઊંચા શક્તિશાળી હોદ્દા સુધી પહોચે છે જેમ કે કોઈ વિભાગના વડા કે સંસ્થાના વડા તેઓ હંમેશાં તેઓના દુશ્મનો સામે ગણતરી કરવાનો પ્રયાસ કરે છે અને પરિણામે તેઓના દુશ્મનો પણ મન બનાવી લે છે "બરાબર છે અત્યારે તમારો વારો છે તમે જે કરવું હોય તે કરો મારો વારો આવે ત્યારે હું જોઈ લઈશ " આમ જ્યારે તેઓ શક્તિશાળી હોદ્દા પર પહોચે છે ત્યારે તેઓ કહે છે કે તમે ગયા વખતે શું કર્યું તે હજી સુધી મને યાદ છે હવે મારો સમય છે પરંતુ જો આ જ પ્રકારના વલણ સાથે ઘટનાઓપ્રક્રિયાઓ ચાલતી રહેશે તો કોને ભોગવવું પડશે અંતે તો સંસ્થાને જ ભોગવવું પડે છે પરંતુ આપણાં અહંમ સંતોષ ખાતર આપણે એક બીજા પર હુમલો કરતા રહીએ છીએ તેથી આ પ્રકારના વાતાવરણને હટાવવાની જરૂર છે નહિતર તેને અપ્રિય કાર્યસ્થળ કહેવામાં આવે છે હું એટલા માટે તેને 'અપ્રિય વાતાવરણ' કહું છું કેમ કે આ બાબતો ત્યાનાં લોકોની અંદર હાજર હોય છે જેઓ કામકાર્યસ્થળનું વાતાવરણ ખરાબ કરે છે તેઓ પોતાની ઉર્જા તેઓના કામમાં લગાવવાને બદલે એક બીજા પર હુમલો કરવા વાતાવરણ અને કાર્ય સંસ્કૃતિ બગાડવા પર કેન્દ્રિત કરશે જો આ લોકોની સાંવેગિક બુદ્ધિ વધારવામાં આવે ફક્ત તો જ આવું શક્ય છે કેમ કે ત્યાં સકારાત્મક મનોવિજ્ઞાન ભૂમિકા ભજવે છે તો ચાલો આપણે તે બાબત પર એક નજર કરીએ ઘણા બધા લોકો ભૂખનું સંચાલન કરવા જેવી બાબત પર વાત કરશે તે માત્ર સાંવેગિક બુદ્ધિ છે જો તમે તમારી ભૂખને સાચી દિશામાં વ્યક્ત કરવા માટે સક્ષમ છો તો તમે તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને તમારા તાણને ઓછો કરી શકશો બીજા લોકો સહકર્મચારીઓ માટે દ્રષ્ટિકોણ બનાવવો સંસ્થાઓ માટે દ્રષ્ટિકોણ બનાવવો તે એક અન્ય ક્ષેત્ર છે આમ જો તમે એકવાર સારો દ્રષ્ટિકોણ બનાવો કે હું મારા લોકો ને ટોચ પર પહોંચેલા જોવા ઇચ્છું છું તે જ સાંવેગિક બુદ્ધિશાળી આગેવાનનું સૂત્ર છે તેને માત્ર પોતાની બઢતી અને કારકિર્દીમાં વૃદ્ધિની ઇચ્છા નથી તે જ સમયે તેના લોકો મહત્તમ કક્ષા સુધી પહોચે તેવું પણ તે ઇચ્છે છે આ અમુક એવા મુદ્દાઓ છે જે તેમના કર્મચારીઓ અને કાર્યમાં વ્યસ્ત લોકોના મનમાં વધારાની પ્રેરણા પેદા કરે છે જ્યારે લોકો તે કાર્યનો ભાગ હોય ત્યારે તેઓને કેવું લાગે છે શું તે તેઓની કાર્યસોંપણી નો એક ભાગ છે એટલે તેઓ આમ કરી રહ્યાં કે પછી તેઓ આમ કરી રહ્યાં છે કારણ કે તેઓને લાગે છે કે તેઓ સંસ્થાત્મક લક્ષ્યો અને ઉદ્દેશો સાથે જોડાયેલા છે તમે મનોવૈજ્ઞાનિક મૂડી કેવી રીતે બનાવી શકો કેવી રીતે વધુ સ્થિતિસ્થાપક વધુ આશાજનક વધુ આશાવાદી બની શકાય તેને પી સિદ્ધાંતો કહેવામાં આવે છે તે મનોવૈજ્ઞાનિક મૂડી સાથે સીધો સંબંધ ધરાવે છે અમે તાજેતરમાં મનોવૈજ્ઞાનિક મૂડી આધારિત એક પેપર સચોટ વ્યાપાર જર્નલ માં પ્રકાશિત કર્યું છે જેમાં અમે સાંવેગિક બુદ્ધિની ભૂમિકાને સાંકળવાનો સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો તે PRP ના સિદ્ધાંત પર આધારિત છે જે મનોવૈજ્ઞાનિક રીતે સંભવિત સ્થિતિસ્થાપકતા સિવાય બીજું કશું જ નથી તેમાં ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્ષેત્રનો સમાવેશ થાય છે આશા આશાવાદ સ્થિતિસ્થાપકતા જો કે કેટલાક મનોવૈજ્ઞાનિકો તેમાં ચોથા કાર્યક્ષેત્રને પણ ઉમેરતા હોય છે તેને સ્વ અસરકારકતા કહેવામાં આવે છે તેથી આ ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્ષેત્રો છે જે સાંવેગિક રીતે બુદ્ધિશાળી વ્યક્તિના કાર્યક્ષેત્રમાં પહેલેથી જ અસ્તિત્વ ધરાવે છે તેની ચર્ચા આપણે પહેલા કરી ચૂક્યા છીએ આમ તેનો અર્થ એ થયો કે સકારાત્મક મનોવિજ્ઞાનમાં કોઈપણ વ્યક્તિ સાંવેગિક બુદ્ધિની હાજરીની અવગણના કરી શકે નહીં ચાલો આપણે જોઈએ કે કોઈ વ્યક્તિના સંપૂર્ણ આરોગ્ય સુખ અને ઉત્પાદકતામાં આ લક્ષણો કેવી રીતે ફાળો આપી રહ્યા છે આ પ્રક્રિયામાં આપણે કાર્યસ્થળ પર હકારાત્મકતા રાખવાની પ્રેક્ટિસ કરીને ક્રોસ કલ્ચરલ ક્ષમતાઓ વિકસાવવા સમર્થ બનીશું એટલે કે કોઈ વ્યક્તિ કેટલી ઝડપથી જુદા જુદા સાંસ્કૃતિક વાતાવરણ અપનાવે છે જો તમે સાંવેગિક રીતે રીતે બુદ્ધિશાળી છો તો ઉચ્ચ પ્રદર્શન કરી શકે તેવી વર્ક ટીમ બનાવી તમે કર્મચારીઓની જરૂરિયાતો અને હેતુઓ સમજી શકો છો અને તમે ઉત્પાદન કાર્યો માટે તેઓની શક્તિઓને વધુ સારી રીતે ચેનલાઇઝ કરી શકો છો ત્યાર બાદ આપણે કાર્યસ્થળ પર આધ્યાત્મિકતાનો અભ્યાસ કરી લોકોને વધુ સર્જનાત્મક અને નવીનત્તમ બનાવી શકીએ આપણે એ જોયું છે કે આ રીતે વ્યક્તિની સંશોધન અસરકારકતામાં આકંદરે વધારો થાય છે મારા સંશોધન વિદ્વાન લલાથ અને જિન્ના દ્વારા તાજેતરમાં જ એક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે જેઓએ તારણો રજૂ કર્યા છે કે સાંવેગિક કાર્યસ્થળોં એ માનવ સંસાધનોને વધુ અસરકારક બનાવવા પર આધ્યાત્મિકતાનો સીધો પ્રભાવ છે આ દ્રષ્ટિએ જોઈએ તો તેઓ વધુ હાંસલ કરવા સક્ષમ હશે તેઓ વધુ પ્રતિબદ્ધ વધુ ઉત્પાદકીય હશે અને જેઓ સાંવેગિક રીતે બુદ્ધિશાળી છે તેવી પ્રતિભાઓ અને લોકોને સંસ્થા જાળવી રાખશે આપણે જોયું કે તેઓની પાસે ખૂબ સારું સામાજિક નેટવર્ક છે જેના વડે આપણે સંસ્થામાં ઇઆઈ ને સામાજિક નેટવર્ક સાથે જોડીએ છીએ કારણ કે અમારા સંશોધનમાંનું એક સંશોધન એવું પણ સૂચવે છે કે સંસ્થાઓમાં થતું સામાજિક નેટવર્કિંગ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરે છે જે લોકો સારું અથવા ઉચ્ચ કક્ષાનું સામાજિક નેટવર્કિંગ ધરાવે છે ફક્ત તેઓમાં જ વધુ સારી રીતે આંતર સંબંધો કેળવવાની સંભાવના છે તેવું નથી આમ આ રીતે તે આ તરફ દોરી રહ્યું છે તમે જાણો છો કે એકવાર તમે સારા પારસ્પરિક સંબંધો કેળવો પછી તમારા સામાજિક સ્વાસ્થ્ય માનસિક સામાજિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે સામાજિક અને માનસિક જરૂરિયાતો સંતોષાય છે અને પરોક્ષ રીતે તમે પોતાના માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી -એટ્લે કે કાર્યસ્થળ પર પણ સામાજિક અને માનસિક સુખાકારીની સંભાળ લઈ રહ્યા છો આમ આ બાબત કાર્યસ્થળ પર રહેલા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી સાથે સીધી રીતે જોડાયેલ છે તેથી અમે હંમેશા એ વાતને પ્રોત્સાહિત કરીએ છીએ કે સંસ્થાએ કાર્યસ્થળમાં આધ્યાત્મિકતા નો અભ્યાસ કરવો જોઈએ તેના પર સીધો પ્રભાવ પાડે તેવો અન્ય એક ખ્યાલ પણ સીધી રીતે કાર્યસ્થળ અથવા કાર્યસ્થળના જીવન સંતુલન સાથે સંબંધ ધરાવે છે જે લોકો પાસે અન્ય કરતાં વધુ સારી અથવા ઉચ્ચ સ્તરની સાંવેગિક બુદ્ધિ છે તેઓ કાર્યકારી જીવન માં વધુ સારું સંતુલન જાળવી શકે છે તેવા ઘણા બધા અધ્યયનો અસ્તિત્વમાં છે સમયની સંચાલનની દ્રષ્ટિએ કુટુંબની સંભાળ રાખવાની અને અસરકારક રીતે નોકરીની જવાબદારી સંભાળવામાં તેઓ તેમના પારિવારિક જીવન અને કાર્યકારી જીવન વચ્ચે સંતુલન જાળવી શકશે ટૂંકમાં સાંવેગિક બુદ્ધિ હકારાત્મક મનોવિજ્ઞાન અને કાર્યમાં મળતી ખુશી આ એવા કેટલાક ક્ષેત્રો છે જે એકબીજા સાથે સંબંધિત છે તો ચાલો આપણે જોઈએ કે સકારાત્મક મનોવિજ્ઞાન માનવ આરોગ્ય અને સુખના ક્ષેત્રમાં કેવી રીતે ફાળો આપે છે માર્ટિન સેલિગમેન સકારાત્મક મનોવિજ્ઞાનના પિતા તરીકે જાણીતા છે સતત સંશોધન વડે તેઓએ વિકસાવેલ દ્રષ્ટિકોણને લીધે જ તેઓને સકારાત્મક મનોવિજ્ઞાનના પિતા તરીકેનો શ્રેય આપવામાં આવે છે વર્ષ 1998 થી જાન્યુઆરી 2010 સુધીમાં અમેરિકન સાયકોલોજિકલ એસોસિએશનના અધ્યક્ષે 'સાઈકઈન્ફો' માં 246 જેટલા કાર્યો સંપાદિત કર્યા હતા જેમાંના મોટા ભાગના સકારાત્મક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્ર સાથે સંબંધિત છે ચારિત્ર્ય શક્તિ અને ગુણોને કેવી રીતે પોષવા - તે આધારિત માનવ મનોવિજ્ઞાનમાં તેઓનું મહત્વપૂર્ણ યોગદાન છે તેઓએ ચારિત્ર્ય શક્તિ અને ગુણો આધારિત એક હેન્ડ બુક પ્રકાશિત કરી હતી જેમાં ચારિત્ર્ય અને શક્તિઓ માપી શકાય તેવા મુખ્ય 24 ગુણોને છ વર્ગોમાં ઓળખી બતાવે છે આ એક ઉપલબ્ધ વેબસાઇટ પણ છે જેના પર ચારિત્ર્ય શક્તિ અને ગુણો ખરેખર શું છે જેને માપી શકાય એવા ગુણો કયા ક્યા છે તે આપણે કોઈપણ શોધી શકીએ છીએ જો તમારામાંથી કોઈને તેના વિશે વધુ જાણવામાં રસ હોય તો તમે ગૂગલ સર્ચ 'ફિલોસોફાઇઝ'માં પણ શોધી શકો છો ત્યાં પણ તે ઉપલબ્ધ છે સકારાત્મક મનોવિજ્ઞાનના ઇતિહાસમાં આગળ વધીએ તો હકીકતમાં તેના મૂળ છેક ગ્રીકના પ્લેટો અને એરિસ્ટોટલ જેઓએ સારા જીવન માટે ઊંડા અને વધુ સંતુલિત વર્ણન કર્યા છે તેમના સુધી લંબાવી શકાય તેમ છે આમ આ સંશોધન દરમિયાન સકારાત્મક જીવનની શોધમાં મનોવૈજ્ઞાનિકોએ જીવનને સુખી વધુ સારું અને અર્થપૂર્ણ બનાવવાના ક્ષેત્રમાં પ્રવેશવા પ્રયાસ કર્યો હતો તેઓએ યુડેમોનીયા નામની એક ખ્યાલ ની શોધ કરી હતી જેનો શાબ્દિક અર્થ થાય છે કે 'સારો કવચરૂપ જુસ્સો ધરાવવો' - જે આપણી સુખાકારીની સિદ્ધિ માટે આપણા મનને માર્ગદર્શન આપી શકે આમ અન્યથા તે વ્યક્તિ 'સાચી સુખાકારી ધરાવે છે' તેમ ઓળખાય છે જ્યારે વ્યક્તિ પાસે પોતે ઇચ્છેલું મૂલ્ય હોય ત્યારે તે સાચી રીતે ખુશ હોય છે આમ તે બાબત ગુણો અને મૂલ્યોના આધારે સુખાકારીને બદલે સુખ સાથે સંબંધ ધરાવે છે તમે ખરેખર જે શોધી રહ્યા છો તે તમને મળે તો ત્યાર બાદ માનવ જીવન માટે તમે સૌથી અર્થપૂર્ણ બની જશો ગુણો અને મૂલ્યોની અન્ય એક સ્થિતિ છે જે માનવજાતને વધુ ઇચ્છનીય વધુ ટકાઉ બનાવી શકે છે આમ તે કોઈ વ્યક્તિની સુખાકારીને પુનસ્થાપિત કરે છે જ્યારે તમને લાગે છે કે તમારી જરૂરિયાતો અને ઉદ્દેશ્ય પૂર્ણ થયા છે ત્યારે તે વ્યક્તિની 'ક્ષમતાઓની ઇચ્છાપૂર્તિ' ની સ્થિતિ પણ છે ત્યાર બાદ તમે સંતોષનો અનુભવ કરી શકો છો જે વ્યક્તિની પોતાની અંદર સંપૂર્ણ સંતોષ પેદા કરે છે અને ત્યાંથી જ સકારાત્મક મનોવિજ્ઞાનના ઉદભવની શરૂઆત થાય છે સ્નાઈડર અને લોપેઝ દ્વારા કરાયેલ એક અન્ય અભ્યાસ પણ સકારાત્મક મનોવિજ્ઞાન વિશે વાત કરે છે સકારાત્મક મનોવિજ્ઞાન એ નકારાત્મક મનોવિજ્ઞાનની વિરુદ્ધ નથી હું મારા મનોવિજ્ઞાનના વર્ગમાં વાત કરું છું તેવી રીતે સકારાત્મક મનોવિજ્ઞાન હંમેશાં તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ મનોવિજ્ઞાન બે સિદ્ધાંતોમાં વિશ્વાસ કરે છે સામાન્ય રીતે જોઈએ તો તે સકારાત્મક મનોવિજ્ઞાન વિષયક નથી તે કાર્યક્ષમતાના મોડેલ અને ઉણપના મોડેલ પર આધારિત છે આમ કાર્યક્ષમતા એ કોઈ વ્યક્તિમાં રહેલી સારી બાબત છે જ્યારે વ્યક્તિ વિશે સાચું શું છે તે સકારાત્મક મનોવિજ્ઞાન કહે છે ત્યારે વ્યક્તિ વિશે શું સારું નથી તે તમે કહી શકો તે જરૂરી નથી તેથી જ આપણે કહીએ છીએ કે સકારાત્મક મનોવિજ્ઞાન એ નકારાત્મક મનોવિજ્ઞાનની વિરુદ્ધ નથી તો તેનો અર્થ એમ થાય કે તો યોગ્ય શું નથી તેનો અર્થ એમ છે કે કોઈ એક વ્યક્તિમાં એવા કેટલાક કૌશલ્યો અને યોગ્યતાઓ છે જે અન્ય વ્યક્તિમાં જોવા મળતા નથી તે જ પ્રશ્ન છે આ પ્રશ્નો હકારાત્મક મનોવિજ્ઞાનના છે કારણ કે આપણી મોટાભાગની શક્તિઓ અથવા આપણાં મોટાભાગના સંશોધનો આપણા મોટાભાગના તકનીકી નિર્દેશો તેના પર આધારિત હોય છે જે આપણી પાસે નથી ત્યાર બાદ તમે તપાસ સંશોધન કરવાનો પ્રયાસ કરો છો પરંતુ આપણે ક્યારેય આપણી અંદર રહેલી ક્ષમતાઓનો ઉપયોગ કરવા પ્રયાસ નથી કરતા ત્યાં જ સકારાત્મક મનોવિજ્ઞાનના સ્ત્રોતનો ઉછેર થાય છે ઉદાહરણ તરીકે કહીએ તો જેમ દરેક વ્યક્તિના ખોટા કાર્યોને ધ્યાનમાં ના લઈએ તો તે ઘણા સારા ગુણો ધરાવે છે સારા માણસો બનાવવાની બે રીત છે કાં તો તમે તેની ઉણપ દૂર કરો અથવા તમે તેની કાર્યક્ષમતામાં વધારો કરો આમ જેમાં અમે ધ્યાન આપીએ છીએ તેવી આ બે સંભાવનાઓ છે સકારાત્મક મનોવિજ્ઞાન પહેલાનું તબીબી મનોવિજ્ઞાન હંમેશાં ઉણપને લગતા પાસાઓ પર ધ્યાન આપતું અથવા ધ્યાન કેન્દ્રિત કરતું તે એક પ્રકારની માનસિક ઉણપ અથવા વિકાર છે તબીબી મનોવૈજ્ઞાનિક વ્યક્તિ કેવા પ્રકારની માનસિક વિકૃતિઓથી પીડાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તે પ્રમાણે તેની તપાસ નિદાન કરે છે અને ત્યાર બાદ તેઓ સારવાર દ્વારા સાબિત કરે છે પરંતુ સકારાત્મક મનોવૈજ્ઞાનિક તાકાત અને સદગુણોને માપે છે વ્યક્તિની તાકાત અને ઉચ્ચ નિમ્ન કે મધ્યમ સ્તરની સ્થિતિને માપે છે ઉચ્ચ સ્તર બરાબર છે નિમ્ન સ્તર ઉપર લાવી શકાય છે મધ્યમ સ્તરને પણ આગલા સ્તર પર લઈ જઈ શકાય છે આમ આ રીતે વૈજ્ઞાનિક જુસ્સા માં સંભાવનાઓની શરૂઆત થઈ હતી તેથી મોટાભાગના મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિની સકારાત્મક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું જે સકારાત્મક મનોવિજ્ઞાનનું સંપૂર્ણ ધ્યાન છે ઉદાહરણ તરીકે કહીએ તો જે લોકો સાંવેગિક રીતે નબળાનિમ્ન હોય છે આપણે તેઓને સાંવેગિક બુદ્ધિ આપવાનો પ્રયત્ન કરીએ છીએ એ જ રીતે સામાન્ય દ્રષ્ટિએ સકારાત્મક મનોવિજ્ઞાન માત્ર અન્ય ભાવનાઓ સાથેના સાંવેગિક ગુણો જ નથી લાવતું પરંતુ જ્ઞાનાત્મક ઉણપ વર્તણૂકીય ઉણપ આંતરવ્યક્તિત્વની ઉણપ પણ લઈ આવે છે આ મનોવિજ્ઞાનમાં ત્રણ વિશિષ્ટ મિશન હતા માનસિક બિમારીનો ઇલાજ કરવો - જેમાં તબીબી બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું લોકોના જીવનને વધુ ઉત્પાદક અને પરિપૂર્ણ બનાવવું અને ઉચ્ચ પ્રતિભાઓને ઓળખવી અને પોષણ કરવું આમ અહીંયા હકારાત્મક મનોવૈજ્ઞાનિક અથવા રોગવૈજ્ઞાનિક હંમેશાં માનસિક બીમારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે પરંતુ હવે તેઓને સામાન્ય જીવનની સુધારણાને ધ્યાનમાં લેવાનો અહેસાસ થયો છે મેં મારી આંખોએ ઉચ્ચ પ્રતિભાઓની ઓળખ અને સંભાળ થતાં પણ જોયું છે હા લોકો કહે છે કે તમે એકદમ પરિપૂર્ણ છો શા માટે તમે મારી પાસે આવ્યા છો આમ લોકો આવી માન્યતા ધરાવે છે શા માટે આપણાં વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ સેન્ટર્સમાં જતા નથી જો તમે સલાહકાર હોવ તો તમે કહો છો કે અરે તમે તો પરિપૂર્ણ છો તમે શા માટે મારી પાસે આવ્યા છો આમ ત્યાં સલાહકારને તે સંભાવના બદલવાની જરૂર છે ટૂંકા વિરામ આપણે ફરી પાછા આવીશું